સુપ્રભાત ઝડપી ઉત્પાદન પરના અભ્યાસક્રમમાં તમારું ફરી સ્વાગત છે મેં અગાઉના વ્યાખ્યાનમાં ઝડપી ઉત્પાદન પદાર્થોની ચર્ચા કરી છે અને મેં કહ્યું તેમ હું આ વ્યાખ્યાનમાં પછીની પ્રક્રિયા સંબંધિત ચર્ચા કરીશ પછીની પ્રક્રિયા સંબંધિત મેં કહ્યું તેમ આપની પાસે પૂર્વ પ્રક્રિયાઓ પ્રક્રિયાઓ અને પછીની પ્રક્રિયાઓ છે આ બધી તકનીકો છે જે તમે અગાઉના વ્યાખ્યાનમાં જોઈ છે પૂર્વ પ્રક્રિયા એ એવી વસ્તુ છે જ્યા આપણે ઉપકરણો ગોઠવીએ છીએ આપણે ગોઠવીએ છીએ પછી આપણી પાસે 3D CAD મોડલ છે પછી આપણે કેટલીક પદાર્થ પ્રક્રિયા કરીએ છીએ જો જરૂરી હોય તો પદાર્થ પૂર્વ પક્રિયા આપણે સ્તર અને કન્ટુર્ડ ડેટા ઉત્પન્ન કરીએ છીએ અને પ્રચાલક ગોઠવીએ છીએ આ તમામ પગલાં છે જે આપણે પૂર્વ પ્રક્રિયામાં અનુસરીએ છીએ પ્રક્રિયામાં આપણી પાસે વિવિધ પ્રક્રિયા છે SLS SLA પછી FDM LOM અને તેથી વધુ પછીની પ્રક્રિયામાં શું થાય છે હવે આપણે ભાગ મેળવવા માટે અહીં બનેલા ભાગોની લાગુ પડવાની ક્ષમતા સાથે સંબંધિત છીએ આપણને અહીં એક ભાગ મળે છે જે હવે અહીં લેવામાં આવ્યો છે અને અમે સહાયક પદાર્થને દૂર કરીએ છીએ અથવા આપણેસરફેસ ફિનિશ ને વધારીએ છીએ અથવા આપણે ચોક્કસ મશિનિંગ અથવા હીટ ટ્રીટમેન્ટ કરીએ છીએ જેથી આપણે અંતિમ ઉપયોગમાં ચોક્કસતા અને ગુણધર્મો સાથે ઇચ્છિત ઉત્પાદન મેળવી શકીએ તેથી પછીની પ્રક્રિયા સંબંધિત ચર્ચા કરતા પહેલા આપણે પછીની પ્રક્રિયાની જરૂરિયાત અને ઝડપી ઉત્પાદન ભાગોમાં ખામીઓ વિશે ચર્ચા કરીશું હવે પછીની પ્રક્રિયા એડિટિવ ઉત્પાદન તકનીકોની જરૂરિયાત ભાગની મૂળભૂત રચનામાંથી ઉત્પાદન વિકસાવવામાં અને પુનરાવર્તિત ઉત્પાદન વિકાસ સમયને ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ કરે છે જો કે એડિટિવ ઉત્પાદન અન્ય ઉત્પાદન તકનીકો કરતાં ઘણા ફાયદાઓ પ્રદાન કરે છે તેમ છતાં તેમાં કેટલીક મોટી ખામીઓ છે જેમ કે સ્ટેરકેસ અસર સ્ટેરકેસ અસર શું છે સ્ટેરકેસ અસર એ છે કારણ કે આપણે સ્તર પર એક સ્તર મૂકી રહ્યા છીએ તે સ્ટેરકેસ જેવું લાગે છે અહીં તેની સપાટી સારી નથી તેથી સ્તરોને કારણે આ સ્ટેરકેસ અસર ત્યાં છે પછી સપાટીની ગુણવત્તા અને પરિમાણીય ચોકસાઈ અમુક પદાર્થમાં જોઈએ તેટલી સારી નથી તેથી આપણે ભાગ મેળવ્યા પછી થોડી પ્રક્રિયા કરવાની જરૂર છે સપાટીના ગુણોને સુધારવા માટે એડિટિવ ઉત્પાદનના વિવિધ પ્રક્રિયા પરિમાણોને નિયંત્રિત કરીને અને એડિટિવ ઉત્પાદન દ્વારા ઉત્પાદિત ઘટકો પર વિવિધ પછીની પ્રક્રિયા તકનીકો લાગુ કરીને ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા મોટાભાગના સંશોધકોએ ખામીઓને દૂર કરવા માટે વિવિધ પછીની પ્રક્રિયા તકનીકો પર કામ કર્યું હતું ઝડપી ઉત્પાદન ભાગોમાં ખામી પ્રથમ ખામી બોલિંગ છે બોલિંગ શું છે 1992 માં એડિટિવ ઉત્પાદનમાં બોલિંગની જાણ સૌપ્રથમ કરવામાં આવી હતી અને તે હકીકતમાં એક એવી ઘટના છે જે છિદ્રાળુતા સૂક્ષ્મ તિરાડો નબળીસરફેસ ફિનિશ જેવી ઘણી ભૌતિક ખામીઓનું કારણ બને છે તેથી તે બહુવિધ ખામીઓના આરંભ તરીકે કાર્ય કરે છે જે થઈ શકે છે વાસ્તવમાં પદાર્થ જ્યારે પ્રવાહી સ્વરૂપમાં આવતો હોય છે જે સતત વહેતો હોય છે પ્રવાહ આવો હોવો જોઈએ કેટલીકવાર શું થાય છે નોઝલમાંથી પદાર્થને બહાર નીકળવાની ઝડપ ઓછી હોય છે અને ઝડપ વધુ હોય છે તેથી નોઝલ ઝડપથી આગળ વધી રહી છે શું થાય છે આની વચ્ચે કેટલાક વિરામ છે તેથી આ કંઈક એવું પણ હોઈ શકે છે કે આ પદાર્થ આના જેવા ટીપાં બનાવે છે તેથી આ બોલિંગ તરીકે ઓળખાય છે તેથી તે ત્યારે થાય છે જ્યારે પ્રવાહી સામગ્રી સપાટીના તાણને લીધે પ્રવાહીને ગોળાકાર બનાવવાને કારણે અંતર્ગત સબસ્ટ્રેટને ભીનો કરવામાં નિષ્ફળ જાય છે તેથી આ પણ એક કારણ છે જો ભીનાશ સારી ન હોય તો તે ભીનું કરવા સક્ષમ નથી જો સામગ્રીની ભીનાશ ક્ષમતા ઓછી હોય તો પણ બોલિંગ થાય છે તેથી બોલિંગના કારણો ઓછી ભીનાશતા અથવા ઉચ્ચ ફીડ અથવા ઓછું એક્સટ્રુઝન છે કારણ કે દૂષિતકરણ ભીનાશની માત્રા ઘટાડી શકે છે ઓક્સિડેશન ક્ષેત્રો અને દૂષિતકરણને રોકવા અથવા ઘટાડવા તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ બોલિંગ રફમાં પરિણમે છે અને પ્રવાહી ટીપાંના આકારનો પાથ કરી શકે છે તે લેસર ફ્યુઝન પ્રક્રિયા લેસર બેડ ફ્યુઝન પ્રક્રિયા સપાટીની ખરબચડાપણામાં વધારો અને છિદ્રાળુતામાં પણ વધારો કરે છે આગળની ખામી છિદ્રાળુતા છે તે અડિટીવ ઉત્પાદન ઉત્પાદનોમાં એક સામાન્ય ખામી છે કારણ કે મોટાભાગની બાઇંડિંગ રચના બાહ્ય દબાણ લાગુ કર્યા વિના તાપમાનના ફેરફારો ગુરુત્વાકર્ષણ અને કેશાકર્ષણ બળો દ્વારા ચલાવવામાં આવે છે છિદ્રાળુતા અનિયમિત છિદ્રો અને ગોળાકાર છિદ્રો તરીકે મળી શકે છે સંકોચન બાઇંડિંગનો અભાવ સંલયન અથવા ગલન અથવા પદાર્થ ફીડની અછતને કારણે અનિયમિત છિદ્રો પછી ઘણીવાર પીગળેલા પાથની સરહદ પર થાય છે ગોળાકાર છિદ્રો ઓગળેલા પ્રવાહમાં ફસાયેલા વાયુ અને મેરાંગોની અશાંતિને કારણે છે પદાર્થનું બાષ્પીભવન વગેરે ઘણીવાર પીગળેલા પાથની અંદર થાય છે તેથી આ એક પ્રકારનું ઉદાહરણ છે આ પદાર્થ છે અને આ આ પ્રકારના ગોળાકાર છિદ્રો છે અનિયમિત છિદ્રો કંઈક આના જેવું હોઈ શકે છે એક છિદ્ર ત્યાં હોય છે તે આકારમાં અનિયમિત હોય છે આગળ તિરાડ છે તિરાડ એ અડિટીવ ઉત્પાદન પદાર્થમાં અનેક કારણોસર ગંભીર સમસ્યા છે ઉદાહરણ તરીકે લેસર આધારિત એડિટિવ ઉત્પાદન ધાતુ આધારિત પ્રક્રિયાઓ કે જે લેસર ક્લેડીંગ છે અને SLM વગેરે મોટી માત્રામાં થર્મલ તાણને પ્રેરિત કરવા માટે જાણીતી છે જે ગલનપૂલના ઝડપી સંકોચન અને ઘન પદાર્થમાં ઉચ્ચ તાપમાનના ગ્રેડિએન્ટ્સથી ઉદ્ભવે છે એક રચનાત્મક વિભાજન અને બાઈન્ડર પદાર્થની સૂકવણી અને સંકોચન એ અન્ય પરિબળો છે જે તિરાડને જન્મ આપી શકે છે થર્મલ આંચકા વધુ તિરાડ સૂચવે છે તે પછી વિકૃતિ અને ડિલેમિનેશન છે વિકૃતિ વારપેજ વિચલન એ એક ખામી છે જે પદાર્થના જથ્થામાં ફેરફારને કારણે થતા તણાવમાંથી ઉદ્દભવી શકે છે ઉદાહરણ તરીકે સ્ટીરિયોલિથોગ્રાફીમાં પોલિમરાઇઝેશનનું સંકોચન અથવા FDMમાં બહાર નીકળેલા ગરમ પ્લાસ્ટિક ફિલામેન્ટનું સંકોચન અથવા ભાગોમાં મોટા થર્મલ ગ્રેડિયન્ટ્સ આત્યંતિક કિસ્સાઓમાં આ વિચલન પણ ડિલેમિનેશન તરફ દોરી શકે છે આ ડિલેમિનેશન વિચલનને કારણે પણ થઈ શકે છે જે અહીં ખામી તરીકે મૂકવામાં આવે છે તેથી આ પદાર્થની લાક્ષણિકતાઓ પ્રક્રિયા પરિમાણો અને અભિગમો પર આધારિત છે આગળ એક ખામી તરીકે આપણે સપાટીની નબળી પૂર્ણાહુતિ પણ કહી શકીએ નબળીસરફેસ ફિનિશ વિવિધ પરિબળો જેમ કે સ્ટેરકેસની અસરમાંથી ઉદ્દભવે છે જેમ કે મેં સમજાવ્યું છે કે જે સ્તરની જાડાઈ અને માળખા અભિગમ મોટો પ્રક્ષેપિત પ્રવાહી ટીપાં સાથે સંકળાયેલ છે ઉદાહરણ તરીકે FDM માં મોટા ફિલામેન્ટ અથવા ચોકલેટ પ્રિન્ટરમાં મોટા બહાર નીકળતા ચોકલેટ પ્રવાહી ટીપાંઓ પછી આનું બીજું કારણ ઓછી ટૂલ ચોકસાઇ છે તે EBM એલેક્ટ્રોબીમ મસીનિંગ માં મોટા ઇલેક્ટ્રોન બીમ ગરમી અસરગ્રસ્ત ક્ષેત્ર છે નબળીસરફેસ ફિનિશ નું ત્રીજું કારણ સપાટી તણાવ અને બોલિંગ છે પાવડર બેડ ફ્યુઝન પદ્ધતિઓમાં સામાન્ય તરીકે અર્ધ ઓગળેલ પાવડર ઉદાહરણ તરીકે SLM માં ડાઉન ફેસિંગ સાથે જોડાયેલ પાવડર અને સહાયક પદાર્થ હવે વપરાયેલા પદાર્થના જીર્ણત્વને કારણે નબળીસરફેસ ફિનિશ પણ થઈ શકે છે SLS માં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતો પોલિમાઇડ પાવડર નારંગીની છાલની સપાટી તરીકે નબળી સપાટીની ગુણવત્તા તરફ દોરી શકે છે જો કે સપાટીના ખરબચડાપણાને નાના પ્રક્ષેપિત પ્રવાહી ટીપાં અને ઘટાડેલી સ્તરની જાડાઈનો ઉપયોગ કરીને સુધારી શકાય છે આ પ્રથા ઉત્પાદન દર ઘટાડી શકે છે હવે જટિલ એડિટિવ ઉત્પાદન ભાગોની નબળી સપાટીને કારણે એડિટિવ ઉત્પાદન પછીની પ્રક્રિયાની જરૂર પડી શકે છે જેની આપણે આ વ્યાખ્યાનમાં ચર્ચા કરીશું જેમ કે ગ્રીડ બ્લાસ્ટિંગ મિકેનિકલ ગ્રાઇન્ડિંગ લેસર પોલિશિંગ કેમિકલ ઇચિંગ વગેરે ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે તેથી આ સપાટી પૂર્ણાહુતિને સુધારવા માટેની તકનીકો છે તેથીસરફેસ ફિનિશ ને સુધારવા માટે કેટલીક તકનીકો છે અને આ દિવસોમાં વધુને વધુ તકનીકો વિકસાવવામાં આવી રહી છે અથવા તેનો ઝડપી ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ આપણે આ તમામ પ્રકારની તકનીકોની એક જ વ્યાખ્યાનમાં ચર્ચા કરી શકતા નથી પરંતુ ચોક્કસપણે આપણે ઉપયોગમાં લેવાતી અગ્રણી તકનીકો અને રાસાયણિક ઇચિંગ અને લેસર પોલિશિંગ જેવી તકનીકોની ચર્ચા કરીશું તેથી ઝડપી ઉત્પાદનના પછીની પ્રક્રિયાના તબક્કામાં સપાટીની સમાપ્તિને સુધારવા માટે વિવિધ પ્રયોગશાળાઓ દ્વારા આ દિવસોમાં કેટલીક તકનીકો વિકસાવવામાં આવી રહી છે આગામી ખામી રાસાયણિક ડિગ્રેડેશન અને ઓક્સિડેશન છે ઘણી એડિટિવ ઉત્પાદન પ્રક્રિયાઓમાં ખાસ કરીને જેઓ ઊંચા તાપમાનને આધિન હોય છે વાતાવરણીય પરિસ્થિતિઓ જેમ કે ઓક્સિજનનું પ્રમાણ ભેજ વગેરેને સખત રીતે નિયંત્રિત કરવું આવશ્યક છે તેથી ડિગ્રેડેશન અને ઓક્સિડેશનને રોકવા અથવા ઘટાડવા માટે આ જરૂરી છે તેથી ડિગ્રેડેશન અથવા ઓક્સિડેશન પોલિમર્સના અડિટીવ ઉત્પાદનમાં ડિપોલિમરાઇઝેશન તરફ દોરી શકે છે જેમ કે પોલિમરાઇઝેશન થાય છે ડિપોલિમરાઇઝેશન પણ થઈ શકે છે જેમાં પદાર્થના ભૌતિક અથવા યાંત્રિક ગુણધર્મો હોઈ શકે છે તેથી આને નિયંત્રિત કરવું મહત્વપૂર્ણ છે વાતાવરણીય પરિસ્થિતિઓ ઉપરાંત ઉચ્ચ ઊર્જા ઇનપુટ અથવા કાર્યકારી તાપમાન જેવા પ્રક્રિયા પરિમાણો પણ રાસાયણિક ડિગ્રેડેશન અને ઓક્સિડેશન માં વધારો કરી શકે છે ઉદાહરણ તરીકે કેટલાક પોલિમર્સના SLSમાં ઉચ્ચ લેસર ઊર્જા યાંત્રિક ગુણધર્મોને ઘટાડતા ઉત્પાદનોના ડિગ્રેડેશન અને ડિપોલિમરાઇઝેશનથી અનિચ્છનીય ધુમાડા તરફ દોરી શકે છે તેથી આ સામાન્ય ખામીઓ છે જે ઝડપી ઉત્પાદન ભાગોમાં છે ધાતુ ઝડપી ઉત્પાદન ભાગોમાં ખાસ કરીને કેટલીક સમસ્યાઓ અથવા પડકારો આવે છે પ્રથમ વાતાવરણીય ઘટકો માટે આકર્ષણ છે બીજુ ઉચ્ચ પરાવર્તકતા અને થર્મલ વાહકતા છે ત્રીજું શેષ તણાવ છે હવે વાતાવરણીય ઘટકો માટે આકર્ષણ એલ્યુમિનિયમ અથવા એલ્યુમિનિયમ મિશ્ર જેવા પાવડર કણોમાં શું થાય છે તેઓ એલ્યુમિનિયમ ભાગો પર સતત એલ્યુમિનિયમ ઓક્સાઇડ સ્તર ધરાવે છે હવે આ શું કરે છે તેઓ કણોને સિન્ટરિંગ અથવા ઓગળવામાં અવરોધે છે તેથી ખાસ કરીને ઈલેક્ટ્રોન બીમના ગલન પર આની પ્રતિકૂળ અસર પડે છે પાઉડર બેડને પીગાળતા પહેલા પાઉડરના કણોને સહેજ એકસાથે બાંધી રાખવાની જરૂર છે તેથી આને ટાળવાની જરૂર છે તેથી આ વાતાવરણીય ઘટકો સાથેનું આકર્ષણ છે દાખલા તરીકે ઓક્સિડેશન અહીં થઈ રહ્યું છે તેથી પદાર્થના કિસ્સામાં કે જેના માટે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપી છે ઉદાહરણ તરીકે ઓક્સિજન સાથે મેગ્નેશિયમ ઉષ્માક્ષેપી પ્રતિક્રિયા તે ખૂબ જ ઉષ્માક્ષેપી છે આ કિસ્સાઓમાં શું થાય છે જ્યારે પ્રતિક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપી હોય છે તે જોખમી હોઈ શકે છે તે જોખમી હોઈ શકે છે જો ઓક્સિજન મુક્ત વાતાવરણમાં હાથ ધરવામાં ન આવે તો જેથી પ્રચાલકોને પણ તેનાથી નુકસાન થઈ શકે છે તેથી આ આકર્ષણો અથવા વાતાવરણીય ઘટકો પ્રત્યેના આકર્ષણને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે જ્યારે આપણે પ્રક્રિયા તકનીકની રચના કરીએ ત્યારે ધ્યાનમાં લેવામાં આવે છે તેથી ધાતુ ઝડપી ઉત્પાદન ભાગોમાં આ એક સમસ્યા છે બીજુ ઉચ્ચ પરાવર્તકતા અને થર્મલ વાહકતા ઉચ્ચ પરાવર્તકતા અમે તમને 3D સ્કેનીંગ પર પ્રયોગશાળાના પ્રદર્શનમાં બતાવ્યું જ્યા એલ્યુમિનિયમ અત્યંત પ્રતિબિંબીત હતું અને તે લેસરને પ્રતિબિંબિત કરતું નથી જે ઉપકરણના પરાવર્તક દ્વારા લેવાનું હતું તેથી આ ઉચ્ચ પરાવર્તકતા અને થર્મલ વાહકતા બંને પડકારો બની શકે છે ઉચ્ચ પરાવર્તકતા ધરાવતા મિશ્ર માટે અસરકારક ગાળણ પૂલ બનાવવો મુશ્કેલ છે દાખલા તરીકે આ ધાતુઓ એલ્યુમિનિયમ ચાંદી સોનું આમા ઉચ્ચ સ્તરની પરાવર્તકતા ઉચ્ચ થર્મલ વાહકતા પણ તેમની સાથે સંકળાયેલી છે અને આ એક તાંબામાં ઉચ્ચ થર્મલ વાહકતા છે તેથી 1 કિલોવોટ સુધીના ઉચ્ચ શક્તિવાળા લેસરોનો ઉપયોગ લેસર શોષણને વધારવા માટે વિવિધ તરંગલંબાઇઓ સાથે આ પદાર્થો પર પ્રક્રિયા કરવા માટે કરવામાં આવ્યો છે કારણ કે તે લેસર શોષણને અવરોધે છે 3D સ્કેનીંગ કેસમાં આપણને આ કિસ્સામાં સિગ્નલ પાછું મેળવવાની જરૂર હતી ઉત્પાદનમાં આપણને લેસર ઊર્જાને ગરમી ઊર્જામાં સ્થાનાંતરિત કરવા અને પદાર્થને ઓગળવા અથવા તેને બીજા સ્તર સાથે બાંધવા માટે પદાર્થના તાપમાનમાં વધારો કરવા માટે લેસરની જરૂર હતી ઝડપી ઉત્પાદન ભાગોમાં શેષ તણાવ આગામી મુદ્દો છે સામાન્ય રીતે ઝડપી ઉત્પાદનના શેષ તાણના વિતરણમાં બાહ્ય સપાટીઓ પર ઉચ્ચ તાણયુક્ત તાણ હોય છે જે કેન્દ્રમાં સંકુચિત તાણના વિશાળ ક્ષેત્ર દ્વારા સંતુલિત હોય છે તેથી સપાટી પર આપણી પાસે ઉચ્ચ તાણ તણાવ છે અને આપણે અહીં સંકુચિત તાણ ધરાવીએ છીએ હવે અહીં તણાવ ગ્રેડિયન્ટ્સ પણ ભાગની ભૂમિતિ ઊંચાઈ અને આધાર પ્લેટ સાથે જોડાણ પદ્ધતિના આધારે બાંધકામ દિશામાં વિકસિત થાય છે તો શું શેષ તણાવનું આ પ્રમાણીકરણ પણ જરૂરી છે અને સંશોધકો આ ખામીને ઘટાડવા માટે તેમના પર કામ કરી રહ્યા છે જ્યારે શેષ તણાવને કારણે વિકૃતિઓ સામાન્ય ઘટના છે તિરાડોની ઘટના અને તિરાડોના પ્રકારો પદાર્થ પર આધારિત છે તેથી આ શેષ તણાવ પણ સૂક્ષ્મ તિરાડો તરફ દોરી શકે છે ગ્રેન સીમાઓ હોઈ શકે છે પછી ઉચ્ચ અવશેષ તણાવ બિંદુ પર ભંગાણ તિરાડ શરૂવાત અને જગ્યાઓ છે તેથી આને પણ અવરોધવું જોઈયે આગળ આવે છે પછીની પ્રક્રિયાને સંબંધિત પ્રથમ મુદ્દો સહાયક પદાર્થ દૂર કરવાનો છે પછીની પ્રક્રિયા અને એડિટિવ ઉત્પાદનનો સૌથી સામાન્ય પ્રકાર એ આધાર પદાર્થ દૂર કરવો છે આધાર પદાર્થ દૂર કરવાને વ્યાપક રીતે બે શ્રેણીમાં કુદરતી આધાર અને કૃત્રિમ આધારમાં વર્ગીકૃત કરી શકાય છે કુદરતી આધાર એ પદાર્થ છે જે ભાગને ઘેરી લે છે એટલે કે ભાગ માળખાને કારણે કુદરતી રીતે ભાગોને ઘેરી લે છે અને કૃત્રિમ આધાર એ એવો પદાર્થ છે જે આધાર બનાવવા માટે બનાવવામાં આવે છે જે ખાસ કરીને આધાર બનાવવા માટે મૂકવામાં આવે છે અને બંને આધાર દૂર કરવાના હોય છે હવે કુદરતી આધારો અને કૃત્રિમ આધારો છે જેને દૂર કરવાના છે તેથી કૃત્રિમ આધારો તે છે જે સંયમિત કરે છે અથવા તે બાંધવામાં આવતા ભાગ સાથે જોડાયેલા હોય છે તેમના માટે મંચ બનાવવા માટે કુદરતી આધાર એ છે જે કુદરતી રીતે ઉત્પાદન માળખા પ્રક્રિયા દ્વારા બનતું હોય છે તેથી આ બંનેનો વિરોધ કરવો જોઈયે હવે કુદરતી આધાર પછીની પ્રક્રિયા પ્રક્રિયામાં જ્યા ભાગ બનાવવામાં આવી રહ્યો છે તે માળખા પદાર્થમાં સંપૂર્ણ રીતે સમાવિષ્ટ છે અને તેનો ઉપયોગ કરતા પહેલા તે ભાગને આસપાસના પદાર્થમાંથી દૂર કરવો આવશ્યક છે પ્રક્રિયાઓ જે કુદરતી આધાર પૂરો પાડે છે તે મુખ્યત્વે પાવડર આધારિત અને શીટ આધારિત પ્રક્રિયાઓ છે તેથી આ પાઉડર જે આ આકૃતિમાં દર્શાવેલ છે તે કુદરતી આધાર છે તેથી આ મોટે ભાગે પાવડર આધારિત અને શીટ આધારિત છે જેમ કે મેં કહ્યું કે માળખાની આસપાસનો પદાર્થ અથવા જે ભાગનું ઉત્પાદન થઈ રહ્યું છે તેથી પાઉડર બેડ ફ્યુઝન અને બાઈન્ડર છાપકામ પ્રક્રિયામાં આ કુદરતી આધાર માટે તે ભાગની આસપાસના છૂટક પાવડરમાંથી ભાગને દૂર કરવા માટે જરૂરી છે અને પછી શીટ મેટલ લેમિનેશન પ્રક્રિયામાં સમાવિષ્ટ શીટ પદાર્થને દૂર કરવાની જરૂર છે તેથી પાવડર પ્રક્રિયાઓમાં પાવડર આધારિત અને શીટ આધારિત અહીં આપણે પાવડરને દૂર કરવાની જરૂર છે અને આ કિસ્સામાં આપણે સમાવિષ્ટ શીટને દૂર કરવાની જરૂર છે આ શીટ છે આ તે ભાગ છે જે તેમાંથી કાપવામાં આવે છે આ પદાર્થ ને દૂર કરવો પડશે હવે પાવડર બેડ ફ્યુઝન પ્રક્રિયામાં ભાગ બાંધ્યા પછી તે સામાન્ય રીતે તે ભાગને ઠંડા પડતા તબક્કામાંથી પસાર થવા દેવું જરૂરી છે બિન સમાન ઠંડકને કારણે ભાગ વિકૃતિને ઘટાડવા માટે પાવડરની અંદર જડિત રહેવું જોઈએ ઠંડા પડતા સમય માળખા પદાર્થ અને અન્ય ભાગોના કદ પર આધારિત છે એકવાર ઠંડું થઈ જાય તે પછી આસપાસના છૂટક પાવડરમાંથી ભાગોને દૂર કરવા માટે ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે આ પદ્ધતિઓ બધી અલગ હોઈ શકે છે તે કંપનશીલ પદ્ધતિઓ અથવા મેન્યુઅલ પાવડર દૂર કરી શકે છે તેથી સામાન્ય રીતે છૂટક પાઉડર ફ્યુઝ્ડ ભાગોથી બનેલા સંપૂર્ણ માળખાને મશીનમાંથી ઘાતક તરીકે દૂર કરવામાં આવે છે અને તોડવાના મથક પર લઈ જવામાં આવે છે જ્યા આસપાસના પાવડર પદાર્થમાંથી ભાગો જાતે દૂર કરવામાં આવે છે તો શું થાય છે આ સંપૂર્ણ બોક્સ છે ચાલો હું કહું કે આ બોટલ અહીં બનાવવામાં આવે છે આ સંપૂર્ણ ભાગ તોડવાના મથક પર લઈ જવામાં આવે છે જ્યા તેઓ આ પાવડરને દૂર કરશે હવે પીંછીઓ સંકુચિત હવા હળવા પ્રવાહી ટીપાંના બ્લાસ્ટિંગનો ઉપયોગ સામાન્ય રીતે મોટા પાવડરને દૂર કરવા માટે થાય છે જ્યારે પાવડર માટે જે ખૂબ છૂટક ન હોય તે માટે લાકડાનાં સાધનો અને દાંત સાફ કરવાના સાધનનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે તેથી આ પાઉડર કે જે સપાટી પર સિન્ટર થઈ ગયા છે અથવા નાની ચેનલોમાં ફસાઈ ગયેલા પાવડર અથવા આ લાક્ષણિક્તાઓ લાકડાના કામ અને દાંતની સફાઈના સાધનો દ્વારા દૂર કરવામાં આવે છે આંતરિક પોલાણ અને પોલી જગ્યાઓ સાફ કરવી મુશ્કેલ હોઈ શકે છે અને જો આપણે આ સાધનોનો ઉપયોગ કરીએ તો પણ પ્રક્રિયા પછી નોંધપાત્ર સમયની જરૂર પડી શકે છે હવે વિસ્તૃત ઠંડા થવાના સમયના અપવાદ સાથે બાઈન્ડર છાપકામ પ્રક્રિયાઓ માટે કુદરતી આધાર દૂર કરવાની તકનીક પાવડર બેડ ફ્યુઝનમાં ઉપયોગમાં લેવાતી તકનિકને સમાન છે મોટાભાગના કિસ્સાઓમાં બાઈન્ડર છાપકામનો ઉપયોગ કરીને બનાવેલ ભાગો મશીનમાંથી બરડ થઈ જાય છે આ રીતે જ્યા સુધી ભાગો ક્રમિક પ્રસારણ દ્વારા મજબૂત ન થાય ત્યાં સુધી ભાગોને સાવચેતીપૂર્વક સંભાળવા જોઈએ કારણ કે તે બરડ છે તેથી આ પાઉડર બેડ ફ્યુઝન પદાર્થ માટે પણ સાચું છે જેને ક્રમિક પ્રસારણ પછીની જરૂર પડે છે જેમ કે કેટલાક ઇલાસ્ટોમેરિક પદાર્થ ઇનવેસ્ટમેંટ કાસ્ટિંગ માટે પોલિસ્ટરીન પદાર્થ અને ધાતુ અને સિરામિકના ભીના ભાગો સ્વયંસંચાલિત છૂટક પાવડર દૂર કરવાની પ્રક્રિયાઓ વિકસાવવામાં આવી છે હવે આ પ્રક્રિયાઓ શું છે આ એકલ તાલીમી છે જે બાંધકામ ચેમ્બરમાં એકીકૃત છે હવે આ તાલીમીઓ માંથી એક છે જે Z Corp ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવ્યું છે તે Z Corp 450 યંત્ર છે તેમાં વાઇબ્રેટરી અને વેક્યૂમ આસિસ્ટેડ પાવડર રિમૂવલ છે હવે જ્યારે આ ધ્રુજે છે ત્યારે આ ટેબલ ધ્રુજે છે અને આ છિદ્રો ત્યાં છે જે પદાર્થને દૂર કરવામાં મદદ કરે છે અને ટેબલની નીચે એક શૂન્યાવકાશ છે જે આ પદાર્થને લઈ જાય છે આ પાવડર અને આ તે માળખું છે જેનો ભાગ દૂર કરવામાં આવે છે હવે બંધ પછી શીટ લેમિનેશન પ્રક્રિયાઓ પણ બનાવે છે જેમ કે લેમિનેટેડ ભાગ ઉત્પાદન માટે પણ કુદરતી આધાર પદાર્થ દૂર કરનારની જરૂર પડે છે જો લટકતી લાક્ષણિક્તાઓ આંતરિક પોલાણ ચેનલો અને ઝીણી લાક્ષણિકતાઓ જટિલ ભૂમિતિઓનો ઉપયોગ કરવામાં આવે તો સહાયક પદાર્થ કંટાળાજનક અને સમય માંગી શકે છે જો પોલાણ અથવા ચેનલો બનાવવામાં આવે છે તો આંતરિક લાક્ષણિક્તા ડી ક્યુબમાં પ્રવેશ મેળવવા માટે અને વધારાના આદર પદાર્થને દૂર કર્યા પછી તેને ફરીથી ચોટાડવા માટે ચોક્કસ Z ઊંચાઈએ મોડેલને ડિલેમિનેટ કરવું જરૂરી છે તો ધારો કે થોડું પોલાણ હોય તો આ તે ભાગ છે જે બનાવવાનું છે અને આપણી પાસે અહીં એક પોલાણ છે અને આ વિવિધ શીટ્સ છે આ વિવિધ સ્તરો છે જે આ પોલાણ બનાવે છે હવે જ્યારે સ્તરો વચ્ચે સમાવિષ્ટ આ પોલાણને દૂર કરી શકાય છે ત્યારે તેને દૂર કરી શકાય છે અને પછી તે એકસાથે ચોટી શકે છે આ તે જેને તેઓ ફરીથી ચોટાડવું કહે છે તેથી હું કટીંગ સમતલ અહીં પોલાણના કેન્દ્રમાં મૂકી રહ્યો છું અહીંથી પદાર્થને ઉપાડી શકાય છે અને તે આના જેવી બે સપાટી બનાવશે અને પછી આ પદાર્થને કેન્દ્રમાંથી ઉપાડ્યા પછી તેને ચોંટાડી શકાય છે તેથી લેમિનેટેડ એડિટિવ ઉત્પાદનના ડી ક્યુબિંગ પ્રક્રિયાનું ઉદાહરણ અહીં જોઈ શકાય છે તમે જોઈ શકો છો લેમિનેટેડ ભાગ ઉત્પાદન આધાર દૂર કરવાની પ્રક્રિયા જે ડી ક્યુબિંગ પ્રક્રિયા છે જે પદાર્થના અંતિમ બ્લોક દર્શાવે છે પછી બીજો ભાગ છે B ભાગ એ ભાગથી દૂર સમઘનનું દૂર કરવું છે આ ભાગ B થી દૂરનું ઘન છે A દૂર કરવામાં આવી રહ્યું છે અને આ તે ઘન છે જે ભાગની નજીક છે જે ભાગ C છે તેની બાજુમાં છે પછી તૈયાર ઉત્પાદન લીધેલ છે તેથી આ કુદરતી આધાર પછીની પ્રક્રિયા છે આગળ છે કૃત્રિમ આધાર પદાર્થ દૂર કરવાની પ્રક્રિયાઓ જે કુદરતી રીતે ભાગોને ટેકો આપતી નથી તેને લટકતી લાક્ષણિક્તાઓ માટે કૃત્રિમ આધારની જરૂર છે કેટલાક કિસ્સાઓમાં જેમ કે ધાતુઓ માટે પાવડર બેડ ફ્યુઝન તકનીકોનો ઉપયોગ કરતી વખતે વિકૃતિનો પ્રતિકાર કરવા માટે કૃત્રિમ આધારની પણ જરૂર પડે છે કૃત્રિમ આધાર બાંધકામ પદાર્થ અથવા ગૌણ પદાર્થમાંથી બનાવી શકાય છે ગૌણ સહાયક પદાર્થ વિકાસ એ કૃત્રિમ આધારને દૂર કરવા માટેનું મુખ્ય પગલું હતું આ પદાર્થો કાં તો નબળા હોય છે અથવા તે પ્રવાહી દ્રાવણમાં દ્રાવ્ય હોય છે અથવા તે પદાર્થ PVA જેવા માળખામાં ઓછા તાપમાને ઓગળે છે જેની મેં છેલ્લા વ્યાખ્યાનમાં ચર્ચા કરી હતી તેથી તેઓ દૂર કરી શકાય છે આ કૃત્રિમ આધાર છે તેથી તેઓ કુદરતી પદાર્થ કરતાં દૂર કરવા માટે સરળ છે હું કહી શકું છું પ્રાથમિક માળખા અક્ષના સંદર્ભમાં ભાગનો અભિગમ આધાર બનવા અને દૂર કરવા પર નોંધપાત્ર અસર કરે છે આધારની અક્ષીય ગોઠવણ પણ ભાગની સરફેસ ફિનિશને અસર કરે છે કારણ કે આધાર દૂર કરવાથી સામાન્ય રીતે સાક્ષી ચિહ્નો છૂટી જાય છે એટલે કે નાના ટેકરા અથવા ડિવોટ્સ જ્યા આધાર જોડાયેલા હતા તેથી આ બાંધકામ પદાર્થ છે આ આધાર પદાર્થ છે તે અહીં જોડાયેલ છે તે અહીં થોડી છાપ છોડશે તેથી આ સાક્ષી ચિહ્નિત કરે છે કે નાના ટેકરા અને ડિવોટ્સ છે આ ત્યાં હોઈ શકે છે તેથી આનો પ્રતિકાર કરવાની જરૂર છે હવે જો પાતળો ભાગ સપાટ કરવામાં આવે ઉદાહરણ તરીકે વપરાયેલ સહાયક પદાર્થની માત્રા બાંધકામ પદાર્થની માત્રા કરતાં નોંધપાત્ર રીતે વધી શકે છે આ તેના માટે ઉદાહરણ હોઈ શકે છે સપાટ FDM એ એરોસ્પેસ ભાગ બનાવે છે આ સફેદ પદાર્થ ABS પ્લાસ્ટિક છે આ ABS છે અને આ આધાર છે જે પાણીમાં દ્રાવ્ય છે આ પાણી કાર્યમાંથી એક આકૃતિ છે આને દૂર કરી શકાય છે પરંતુ તમે જોઈ શકો છો કે એરોસ્પેસ ઉપયોગ માટે ઉત્પાદિત ABS ઘટક ખૂબ પાતળો છે અને આદર પદાર્થ અહીં ખૂબ જ વિશાળ છે તેથી આ પણ ક્યારેક કિસ્સો હોઈ શકે છે તેથી આની સાથે મને વિરામ લેવો ગમશે અને હું આગળના વ્યાખ્યાનમાં પછીની પ્રક્રિયાની અન્ય વાતો સાથે આવીશ એટલે કે આ વ્યાખ્યાન સાથે જ ચાલુ રાખું છું જ્યાં હું સપાટી રચના મશીનિંગ ગુણધર્મોની વૃદ્ધિ વગેરે વિશે ચર્ચા કરીશ